અમે મેક્સવેલના સમીકરણોની સમીક્ષા સાથે આજના વ્યાખ્યાનથી પ્રારંભ કરીશું તમે બધાએ કોર્સના અમુક તબક્કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ કર્યું છે તેથી આ ફક્ત એક સરળ રીફ્રેશર હોવું જોઈએ તેથી આપણે જે વિષયો જોઈએ છીએ તે મેક્સવેલના સમીકરણોથી શરૂ થશે અને પછી હું સીમાની શરતો પર જાઉં છું તેથી તમે બધા જાણો છો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ સમસ્યામાં તેને સંપૂર્ણપણે ઉકેલવા માટે મારે ફકત મેક્સવેલના સમીકરણો જ જાણવાની જરૂર નથી પણ સીમા પરની શરતો શું છે એ પણ જાણવાની જરુર છે તેથી આ બે આવશ્યક પ્રકારના છે તો પછી આપણે પાવર પોઇંટિંગ વેક્ટર અને તેના જેવા કૉન્સેપ્ટ અને એક પ્રમેયને જોશું જે તમે અંડરગ્રેજ્યુએટ કોર્સમાં જોયું હશે કે નહીં પણ જે યુનીકનેસ પ્રમેયો બરાબર છે તેથી એક વાત હું તમને ધ્યાનમાં રાખવા માંગુ છું કારણ કે આપણે આ વ્યાખ્યાનમાં આગળ વધીએ છીએ અને અભ્યાસક્રમમાં એ છે કે ફીઝીકલ કવોંટીટી કરંટ અને ચાર્જ માટે લખાયેલા સમીકરણો છે આપણે શું કરીશું તે આપણે તેને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરીશું તેને ગાણિતિક રીતે બનાવો જે આપણને વધુ પાવર આપશે તે સમીકરણો હંમેશા ફીઝીકલ અર્થ ધરાવતા નથી પરંતુ તેમાંથી મળતી ગાણિતિક શક્તિ આપણને કેટલીક સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે છે અને તે ઉદાહરણ તરીકે ઈક્વાલેન્સ પ્રમેયમાં આવરી લેવામાં આવશે તેથી ચાલો આપણે મેક્સવેલના સમીકરણોથી પ્રારંભ કરીએ જે તમે બધા જાણો છો તેથી અમે ઉદાહરણ સાથે શરૂ કરીશું ખૂબ જ પ્રારંભિક પ્રયોગો જે કહે છે કે મેક્સવેલ હર્ટ્ઝ ફેરાડે એમ્પીયર આ બધાએ કર્યું હોત અને તે સમયે તેઓએ વાસ્તવિક મૂલ્યવાન ફીઝીકલ કવોંટીટી સાથે કામ કર્યું હોત કારણ કે તે તમે એક લેબમાં માપશો તમે વોલ્ટેજ માપો છો તમે વિધુત પ્રવાહ છે તેથી હું આ વાસ્તવિક મૂલ્યવાન ફીઝીકલ ક્વોંટીટીને સ્ક્રિપ્ટ E અને સ્ક્રિપ્ટ H જેવા થોડા અલગ પ્રતીક દ્વારા દર્શાવું છું તેથી ફક્ત તમને જણાવવા માટે કે આ વાસ્તવિક ક્વોંટીટી છે અને તેથી તમે અગાઉના વ્યાખ્યાનમાંથી જોયું તેમ મેક્સવેલના સમીકરણો વાદળી ફોન્ટમાં શરતો વિના આ ચાર હતા બરાબર આપણે બધા કાળા ફોન્ટમાં પહેલેથી જ બધું જાણીએ છીએ તેથી એ ચુંબકીય જોઉં છું એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો કર્લ ત્યાં ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારનો દર છે અને અન્ય કોઈ ટર્મ નથી જ્યારે બીજા સમીકરણમાં ત્યાં છે ત્યાં ફેરફારનો દર ઇલેક્ટ્રિક ક્ષેત્ર અને કરંટના પ્રપોર્શંનલ છે તેથી તેમાં એસીમેટ્રી છે અને તેથી આ એસીમેટ્રીને ઠીક કરવા માટે અમને પાછળથી અમુક ગાણિતિક પાવર આપવા માટે આપણે શુ કરીયે છિયે ઇલેક્ટ્રિક ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના આ રીલેશનને સમપ્રમાણ બનાવવા માટે આપણે આ ક્વોંટીટીમાં ઉમેરો કરીએ છીએ અને તે ક્વોંટીટી શું છે જો J તે વિદ્યુત પ્રવાહ હતો તો M એ છે વિદ્યાર્થી ચુંબકીય ચુંબકીય પ્રવાહ અને જો ઇલેક્ટ્રિક ચાર્જ છે એ છે મેગ્નેટિક ચાર્જ બરાબર ને હવે હમણાં સુધી આપણે કહીએ છીએ કે આ ફીઝીકલ ક્વોંટીટી ઠીક નથી એટલિસ્ટ ચુંબકીય ચાર્જ ફીઝીકલ ક્વોંટીટી માનવામાં આવતો નથી પરંતુ હકીકતમાં ચુંબકીય ચાર્જ અસ્તિત્વમાં નથી તેનું કોઈ થીયરીટીકલ કારણ નથી તેથી જો તમારા માંના કોઈને તે મળે તો ત્યાં નોબેલ ઇનામ તમારી રાહ જોઈ રહ્યું છે તેથી તે આના વિશે છે તેથી આ એવા પ્રશ્નો છે કે આપણે બરાબર સાથે કામ કરીશું હકીકતમાં મને લાગે છે કે ડીરેકનુ એક પેપર છે જે કહે છે કે ગાણિતિક રીતે બતાવે છે કે ચુંબકીય ચાર્જ હોવો જોઈએ પરંતુ અમને તે બરાબર લાગ્યું નથી તેથી જો તમને રસ હોય તો તમે તેના પર વધુ વાંચી શકો છો પછી અન્ય એક સમીકરણ છે જેનો ઉપયોગ મેક્સવેલના સમીકરણો સાથે થાય છે જે ચાર્જ માટે સાતત્ય રીલેશન છે તો શું તમને લાગે છે તેથી આ સમીકરણ છે જે મેં અહીં નિચે લખ્યું છે શું તમને લાગે છે કે આ સમીકરણ પ્રથમ ચાર સમીકરણોથી સ્વતંત્ર છે તે યોગ્ય રીતે મેળવી શકાય છે આપણે તેને કેવી રીતે મેળવી શકીએ વિદ્યાર્થી બીજા સમીકરણનું ડાઈવર્જંન્સ લો બીજા સમીકરણનું ડાઈવર્જંન્સ લો તેથી જો હું અહીં બીજા સમીકરણનુ ડાઈવર્જંન્સ લઈશજો હું આ સમગ્ર સમીકરણ કરું તેથી આપણે બધા જાણીએ છીએ કે તેથી કોઈપણ વેક્ટર H માટે આઈડેંટીટી સમાન છે વિદ્યાર્થી 0 0 બરાબર ને તેથી તે પછી તમે જોઈ શકો છો કે ડાબી બાજુ 0 બને છે અને જમણી બાજુ બંને કરંટ ટર્મ અહીં છે અને આપણે કુલોમ્બના સમીકરણનો ઉપયોગ કરી શકીએ છીએ અને કંવર્ટ થશે નેબરાબર ને તેથી આ તમારું કંટીન્યુટી સમીકરણ બરાબર છે તે ફક્ત સગવડ માટે અલગથી લખવામાં આવ્યું છે પરંતુ તે ફક્ત મેક્સવેલના સમીકરણો અને વેક્ટર કેલ્ક્યુલસમાંથી આવે છે તેથી અમે જે કર્યું છે તેનો સારાંશ આપવા માટે અમે બે ક્વોંટીટી ઈંટ્રોડ્યુસ કરી અને ગાણિતિક સુવિધાના હેતુ માટે અમને એક પ્રકારનું સીમેટ્રી આપવા માટે અહીં આ બે નવા ક્વોંટીટી રજૂ કર્યા છે મેટ્રિક ઇલેક્ટ્રિક ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઈંટરચેન્જેબલ જો હું ઇલેક્ટ્રિક અને મેગ્નેટિકનું ઈંટરચેંજ કરું છું તો મારે ચુંબકીય અને ઇલેક્ટ્રિક કરંટને અને ચુંબકીય અને ઇલેક્ટ્રિક ચાર્જને ઈંટરચેંજ કરવા પડશે જ્યારે હું આને વાસ્તવિક જીવનની સમસ્યામાં રૂપાંતરિત કરીશ ત્યારે હું ખાતરી કરીશ કે હું અન ફીજીકલ ક્વોંટીટી વિશે વાત કરી રહ્યો નથી તેથી એક વધારાનું સ્ટેપ મારે ધ્યાન રાખવાનું છે જે આપણે ઠીક કરીશું તે બાકીના કોર્સમાં સ્પષ્ટ થઈ જશે કે આપણે આ પ્રોપર્ટીઝનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેથી તે તમારા મેક્સવેલના સમીકરણો છે ચાલો આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ તેનું એક સરળ ઉદાહરણ લઈએ અમે આ કોર્સમાં વધુ કોમ્પ્લેક્ષ ગણતરીઓ કરીશું પરંતુ ચાલો આપણે એક સરળ વેવનું ઉદાહરણ લઈએ તેથી મેં વેક્યુમ નથી તેના માટે મેક્સવેલના સમીકરણો લખ્યા છે અને કોઈ સોર્સ નથી મતલબ કે એ 0 છે અને ચાર્જ પણ 0 છે અને કરંટ પણ 0 છે તેથી બે સરળ સમીકરણો હું તેમને એક રીતે ભેગા કરવા માંગુ છું જેથી મને એક જ સમીકરણ મળે તેથી આ ચાર સમીકરણો આપણે બધાએ પહેલા જોયા છે ત્યાં બે વધારાના છે જેને બંધારણીય રીલેશન કહેવામાં આવે છે જે આપણને D અને E B અને H વચ્ચેનો રીલેશન જણાવે છે તેના વેક્યૂમથી તે ખુબ જ સરળ છે તે અને થી રીલેટેડ છે બિલકુલ મુશ્કેલ નથી તેથી હવે જો હું ઇચ્છું તો અહીં પ્રથમ બે સમીકરણોમાંથી ચાલો કહીએ કે હું એક વેરીએબલને દૂર કરવા માંગુ છું તેથી એવું છે કે ત્યાં બે સમીકરણો અને બે વેરીએબલ્સ છે બે વેરીએબલ્સ છે જો હું આ પ્રથમ બે સમીકરણો જોઉં તો આ સમીકરણોમાં બે વેરીએબલ્સ શું છે વિદ્યાર્થી R અને t R અને t ના r અને t હું ફક્ત સમીકરણ કહી રહ્યો છું કે જે સ્પેસ અને ટાઈમમાં અમુક પોઈંટે સાચું છે પરંતુ સ્પેસ અને ટાઈમના ચોક્કસ બિંદુએ ક્યાં બે વેરીએબલ્સ છે જે હું જાણતો નથી E અને H અથવા E અને B ઇલેક્ટ્રિક ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર આ તે શુ છે જે હું જાણતો નથી અને હું સાચી ગણતરી કરવા માંગુ છું તેથી તે કોઈપણ CEM ઉદાહરણનો જનરલ વિચાર હશે હું ઇલેક્ટ્રિક ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર કેટલાક ચાર્જ ડીસ્ટ્રીબ્યુશન કરંટ ડીસ્ટ્રીબ્યુશન બાઉંડ્રી શરતો વગેરે વગેરે ને શોધવા માંગુ છું તેથી મારી પાસે બે વેરીએબલ્સના બે સમીકરણો છે તેથી સૈદ્ધાંતિક રીતે હું તેમને યોગ્ય રીતે સોલ્વ કરી શકું તો આપણે શું કરવું જોઈએ અમે વેક્ટર કેલ્ક્યુલસમાંથી કેટલીક પ્રોપ્રટીઝનો ઉપયોગ કરીશું તેથી આપણે અહીં પ્રથમ સમીકરણનું કર્લ કહી શકીએ તેથી બરાબર ને હવે ત્યાં એક સરસ રીલેશન છે જે તમે વેક્ટર કેલ્ક્યુલસથી જાણો છો જે આ છે બરાબર ને તે જ આપણને મળે છે હવે આ બે ટર્મમાથી કોઈ એક ટર્મ છે જે સરળ બને છે પ્રથમ ટર્મ જે સરળ બનશે કુલોમ્બના નિયમનો ઉપયોગ કરીને કારણ કે અહીં છે અને D એ E સાથે ફક્ત કોન્સટન્ટ થી રીલેટેડ છે તો શુ બનશે વિદ્યાર્થી 0 0 બરાબર ને તેથી આ સમગ્ર ટર્મ 0 બરાબર છે તેથી અમે આ પ્રથમ ટર્મ ઘટાડી છે તેથી ડાબી બાજુ થશે બરાબર ને માત્ર એક ઝડપી તપાસ કરો શુ આ ડાબી બાજુ એ સ્કેલર છે કે વેક્ટર છે શું આ એક્સ્પ્રેશન અહીં છે આ સ્કેલર અથવા વેક્ટર છે વિદ્યાર્થી સ્કેલર શું આ એક્સ્પ્રેશન અહીં સ્કેલર અથવા વેક્ટર છે તો વેક્ટર એ સ્કેલરની બરાબર કેવી રીતે હોઈ શકે તેથી ડાબી બાજુ એ સ્પષ્ટ રીતે વેક્ટર છે તેથી જમણી બાજુએ પણ વેક્ટર શા માટે કારણ કે આ કાર્ય કેવી રીતે કરે છે તે વાસ્તવમાં થવાનુ છે ખરુ ને તેથી આ દરેક પર એક પછી એક કાર્ય કરશે અને મને વેક્ટર આપશે એ સ્કેલર પર પણ કામ કરી શકે છે તે વેક્ટર પર કામ કરી શકે છે પરંતુ અત્યારે વેક્ટર પર તેનુ કામ કરે છે તેથી આઉટપુટ વેક્ટર હશે તેથી તે એક સરળ તપાસ છે જે તમારે કરવી જોઈએ જેમ કે શાળાની જેમ આપણે અહીં ડાયમેંશન કરવું જોઈએ તેથી આ અહીં બરાબર છે તેથી મારી ડાબી બાજુ પણ વેક્ટર છે મારે જમણી બાજુ સીમપ્લીફાય કરવાની જરૂર છેબરાબર ને તેથી હું જમણી બાજુએ કર્લ લેવા જઈ રહ્યો છું તેથી મારી પાસે માઇનસ ડેલ બાય ડેલ ટી હશે ડેલ ક્રોસ ઓપરેટર ફક્ત સ્પેસમાં જ કાર્ય કરે છે જેથી હું તેને સમગ્ર ટાઈમ ડેરિવેટિવમાં લઈ શકું તેથી મારી પાસે એક છે અને પછી હું શું કરું હું આગળ કેવી રીતે સરળ બનાવી શકું શું મારો કોઈ રીલેશન છે જે મને કહે છે કે શું છે શું મારે કોઈ રીલેશન છે જે મને કહે છે શુ છે હા શું B અને H વચ્ચે કોઈ રીલેશન છે બરાબર ને તેથી આ બનશે હું અહીં જેટલો ઉપયોગ કરી શકું તેટલું લખી શકું છું તેથી આ માઇનસ બને છે હવે હું બરાબર જાણું છું અહીં આ સમીકરણ દ્વારા રીલેટેડ છે તેથી આ સુત્ર માઇનસ થઈ જશે બીજું શું તેથી એક ડેરિવેટિવ બીજા સમીકરણમાંથી આવશે આ બને છે મારે પાસે હવે શું વધ્યુ છે હું ને થી સબ્સીટ્યુટ કરું છું અને જેથી અહીં બહાર આવ્યુ અહીં મારી પાસે હવે શું બાકી છે E બરાબર ને તેથી મને જે મળ્યું છે તે જમણી બાજુએ છે તેથી આ અહીં ડાબી બાજુ બરાબર થાય છે અને પછી E સ્કેવરબરાબરને તેથી આપણે આ સરળ સ્વરૂપમાં લખીશું ચાલો આપણે આ બાજુ કહીએ કે ચાલો આપણે એક ડાયમેન્શન ઉદાહરણ લઈએ તેનો અર્થ એ કે ભૌતિકશાસ્ત્ર માત્ર એક ડાયમેન્શન માં બદલાય છે ચાલો આપણે ડાયમેન્શનને x તરીકે લઈએ તેથી તે કિસ્સામાં ઇલેક્ટ્રિક ક્ષેત્ર વગેરે વગેરે માત્ર x નું ફંક્શન છે તેથી આ ઓપરેટર માત્ર થશે x ની સાપેક્ષે પાર્શીયલ ડેરીવેટીવ તેથી હુ અત્યાર સુધી મને જે મળ્યું છે તેને સરળ બનાવીશ તો મને મળશે અને તમારામાંથી ઘણાને ખબર પડશે કે તે તરંગ સમીકરણ બરાબર છે હવે તેને તરંગ સમીકરણ કેમ કહેવામાં આવે છે વિદ્યાર્થી તે પ્લેન વેવનું વર્ણન કરે છે તે પ્લેન વેવનું વર્ણન કરે છે આપણે જોઈ શકીએ છીએ કે આ સમીકરણનો ઉકેલ શું છે તેથી ઉદાહરણ તરીકે જો હું આના cos જેવું કંઈક લઈશ હું કોનો cos લખું વિદ્યાર્થી Kx માયનસ એક phi naught છે બરાબર ને તેથી જ્યારે હું ડેરિવેટિવ લઈશ બે ડેરિવેટિવ્ઝ x માં ત્યારે મને શું મળશે હું પાછો cos મેળવીશ અને કેટલાક કોન્સટંટ મળશે તેથી મને ડાબી બાજુએ મળશે જમણી બાજુ મને શું મળશે હું અહીં E પાછો મેળવીશ જમણી બાજુ હું ટાઈમના સંદર્ભમાં બે ડેરિવેટિવ્ઝ લઈશ cos બનશે sin sin બનશે cos હું પાછો cos મેળવીશ તેથી આ ઓમેગા c થી સ્ક્વેર્ડ પાછો E થી સ્ક્વેર્ડ બનશે બરાબર ને તેથી જો k એ ઓમેગા c બરાબર છે તો આ યોગ્ય ઉકેલ છે અને ટ્રાવેલ કરતા તરંગનું સમીકરણ છે તો શું આ ડેરીવેટીવ સ્પષ્ટ છે તેથી અમે ખૂબ જ સરળ વસ્તુઓનો ઉપયોગ કર્યો અમે મેક્સવેલના સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ અને તે ચારેયનો યોગ્ય ઉપયોગ થયો હતો અમે તેમાંથી એક પણ છોડ્યું નથી અમે એ હકીકતનો ઉપયોગ કરીએ છીએ અને D અને E વચ્ચેના રીલેશનનો અમે એ હકીકતનો ઉપયોગ કરીએ છીએ અને B અને mu વચ્ચેના રીલેશનનો તેથી આ બધા રીલેશનનો ઉપયોગ કેટલાક સરળ વેક્ટર કેલ્ક્યુલસ આઈડેંટીટી સાથે કરવામાં આવ્યો હતો તેથી તમે જોશો કે આ CEM ની સ્ટોરી બનશે મેક્સવેલના સમીકરણો નો ઉપયોગ કરીને બાઉંડ્રી શરતો વેક્ટર કેલ્ક્યુલસનો તમે બધું બરાબર ગણતરી કરી શકો છો અને તેથી આ જ્યારે આ પ્રકારની ડેરીવેશન પ્રથમ વખત સમજવામાં આવી હતી તે ખૂબ મોટી વાત હતી કારણ કે જો તમે આ સમીકરણો જુઓ તો મેક્સવેલના સમીકરણો જેમ કે મેં અગાઉના વ્યાખ્યાનમાં ઉલ્લેખ કર્યો હતો તે રેઝિસ્ટર કેપેસિટર ઇન્ડક્ટન્સ કરંટ સાથે કામ કરતી વખતે લેબમાં મેળવવામાં આવ્યા હતા તેથી આ રીતે આ સમીકરણો મેળવવામાં આવ્યા હતા અને કોઈક રીતે તમે તેમાંથી એક તરંગ સમીકરણ મેળવવા સક્ષમ છો જે તમને સમજાવે છે કે કેવી રીતે સૂર્યમાંથી પ્રકાશ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ તરીકે પહોંચે છે તેથી ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ અને ઓપ્ટિક્સ ટર્મ અહીં ન હોત તો આ યોગ્ય રીતે કામ શક્ય ન હતુ હું ટાઈમના સંદર્ભમાં બીજું ડેરિવેટિવ મેળવી શક્યો ન હોત આ બરાબર થયુ ના હોત તેથી તે બધું ખૂબ સરસ રીતે એક સાથે આવે છે આપણે આગળ વધતા પહેલા કોઈ પ્રશ્નો એકદમ સરળ તમારામાંના ઘણાએ કદાચ આ તરંગ સમીકરણ ડેરીવેશન પહેલા જોઈ હશે તેથી આ બધુ બરાબર છે આ રીતે મેક્સવેલ અને કંપનીએ તેને વાસ્તવિક મૂલ્યવાન ફીઝીકલ કવોંટીટીના સંદર્ભમાં લખ્યું હતું હવે જેમ તે બહાર આવ્યું છે કે આપણે બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છીએ અને અમને ફેઝર્સ ગમે છે અને અમને ફેઝર્સ કેમ ગમે છે ફરીથી આ તે વિદ્યુત ઇજનેરોની એક સરળ પ્રોપર્ટી છે જે અમને પેઈન પસંદ નથી તેથી અમે ગણિતને સરળ બનાવવા માંગીએ છીએ તેથી ફેઝર્સનો ઉપયોગ કરીને આપણે ગાણિતિક ગૂંચવણોને યોગ્ય રીતે ઘટાડવામાં મદદ કરીએ છીએ તેથી હું શું કરું છું કે હું મારી ફીઝીકલ કવોંટીટી અહીં રાખું છું જે E છે અને હું તેને ફેઝરની ટર્મમા લખું છું તો હવે ફેઝર શું છે તે એક કોમ્પ્લેક્ષ વેક્ટર છે તેથી આ કોમ્પ્લેક્ષ છે અને મેં e ને j ઓમેગા t માં મૂક્યો છે જે ફેઝર છે અને દેખીતી રીતે એક કોમ્પ્લેક્ષ કવોંટીટી બનવા જઈ રહ્યો છે અને કારણ કે હું ફક્ત લેબમાં વાસ્તવિક વેલ્યુડ કવોંટીટી સાથે ડિલ કરવા માંગુ છું તેથી હું રીયલ પાર્ટ લઈને રીલેટ કયુ તે જ આપણે કરીશું આનો પરિચય આપીને હું સમય અને સ્પેસની રોલને પણ અલગ કરી રહ્યો છું મેં તેને બે અલગ અલગ વેરીએબલ્સમા બનાવ્યો છે અને હું તે મારા માટે અનુકૂળ છે કારણ કે મેક્સવેલના સમીકરણો લીનીયર છે તેથી બધા સમય ડેરિવેટિવ્ઝનું શું થાય છે જ્યાં પણ તમે જોશો ત્યાં એક બહાર આવશે અને ટાઈમ ડેરિવેટિવ્ઝ જતો રહેશેબરાબર ને તેથી અહીં મારા ચાર સમીકરણો સાથે આવું થાય છે હું હવે કંટ્યુનીટી સમીકરણ લખી રહ્યો નથી કારણ કે તે સમજાયું છે મેં ચુંબકીય પ્રવાહ અને ચુંબકીય ચાર્જને જાળવી રાખ્યા છે એ ધ્યાનમાં રાખીને કે તે ફીઝીકલ કવોંટીટી બરાબર નથી તેઓ ગાણિતિક સગવડ માટે રજૂ કરવામાં આવશે તેથી જો કોઈ તમને પૂછે કે લેબમાં કયા સમીકરણો માન્ય છે તો તમે વાદળી ટર્મ ડ્રોપ કરશો બીજી એક વસ્તુનો હું ઉલ્લેખ કરવા માંગુ છું કે જ્યારે તમે વિવિધ શાખાઓના પુસ્તકો વાંચશો ત્યારે તમારી શુ ધ્યાન રાખવાનુ જો તમે વિદ્યુત ઇજનેરીનું પુસ્તક વાંચતા હોવ તો સામાન્ય રીતે વિદ્યુત ઇજનેરો કંવેંન્શન વાપરે છે જો તમે કોઈ પુસ્તક વાંચો તો ચાલો આપણે કહીએ કે ઓપ્ટિક્સ કોમ્યુનીટીનું ભૌતિકશાસ્ત્ર તેઓ વાપરવાનું પસંદ કરે છે તેથી તમે જે પણ પુસ્તક વાંચો છો તેની ખાતરી કરો કે તમે શરૂઆતમાં જ જાવ અને જુઓ કે તેઓએ જે ટાઈમ કંવેંન્શન નો ઉપયોગ કર્યો છે બંને સાચા છે પરંતુ જો તમે મૂંઝવણમાં મુકાશો તો તમારા બધા જ જવાબો માઇનસ સાઇન દ્વારા ખોટા હશે કારણ કે એક સીમપ્લ ડીફરંસ છે ઓકે અલબત્ત અન્ય તફાવતો એ છે કે ભૌતિકશાસ્ત્રીઓ j નો ઉપયોગ કરશે નહીં તેઓ i નો ઉપયોગ કરશે તે ઈમેજનરી કોંસ્ટંટ ah માટે બીજી વસ્તુ છે તેથી તે તબક્કાવાર ફેઝર રીલેશન છે તેથી એકવાર હું આ ઉકેલીશ અને આ સમીકરણો છે કે જે અમે કોર્સમાં ઉપયોગ કરીશું જો કોઈક કહે કે મને લેબનો કવોંટીટી આપો તમારે ફક્ત એટલું જ માનવું છે કે તમે આ સમીકરણો ઉકેલો છો તેમાંથી તમને કેટલાક E અને H મળ્યા છે તમારે શું કરવું છે Student ના તમે આ સોલ્વ કર્યું છે હવે તમને તમારું E મળી ગયું છે અને ગણતરીના પરિણામે H બહાર આવ્યું છે અને કોઈ કહે છે કે હવે મને લેબમાં વાસ્તવિક કવોંટીટી આપો લેબમાં ફીઝીકલ ઇલેક્ટ્રિક ક્ષેત્ર તમે શું કરશો વિદ્યાર્થી Rho અને પછી m તે ઠીક છે rho અને m નો ઉપયોગ થઈ ગયો છે મેં પહેલેથી જ E અને H ના ઉકેલ માટે તેનો ઉપયોગ કર્યો છે હવે હું શું કરું તે કહે છે કે વાસ્તવિક પાર્ટ લો બરાબર સામાન્ય ભૂલ હવે તે પૂરતું નથી તમારે બીજું શું કરવાની જરૂર છે વિદ્યાર્થી તમારી પાસે એક mu અને r છે મારે થી ગુણાકાર કરવો પડશે જો તમે માત્ર E r નો રીયલ પાર્ટ લેશો તો તમને ટાઈમ ઈનવેરીયંટ કવોંટીટી મળશે અમને એવું નથી જોઈતું તેથી ને વળગી રહેવાનું યાદ રાખો અને તે તમને સંપૂર્ણ ટાઈમ ડીપેંડંટ આપે છે તેથી તે મેક્સવેલના સમીકરણોના ફેઝર ફોર્મ હતા આગળની વસ્તુ જેનો ઉપયોગ થાય છે તે છે કે હું D અને E B અને H અને કરંટ સાથે કેવી રીતે રીલેટ કરુ છું તેથી હું અહીં આ કહેવાતા બંધારણીય રીલેશન લખી રહ્યો છું તેથી D અને E વચ્ચેનો રીલેશન mu પર્મીયાબીલીટી ઓકે અને અહીં કોઈ છે જે જાણે છે કે આ નિયમ શું કહેવાય છે વિદ્યાર્થી ઓહ્મનો નિયમ ઓહ્મનો નિયમ આ તમારો પ્રખ્યાત ઓહ્મનો નિયમ છે હવે આપણે જે ક્ષેત્રો વિશે વાત કરી છે તે સામગ્રી ખરેખર ચિત્રમાં ક્યાં આવે છે પછી ભલે તે કાચ કે લાકડું હોય કે ખાલી જગ્યા બરાબર તેથી આ ટર્મ આ ટર્મ અને આ ટર્મ આ તે છે જ્યાં મીડીયમ પ્રોપર્ટીઝ આવે છે મેં જે લખ્યું છે તે મટેરીયલ પ્રોપર્ટીઝનું ખૂબ જ સીમ્પ્લીફાઈડ વર્ઝન છે હકીકતમાં સાચા અર્થમાં આ સમીકરણો કે જે મેં ખોટું લખ્યું છે અને અમે આને આગળ વધારીશું તેમ અમે તેને સુધારીશું ઉદાહરણ તરીકે આ એક સીમપ્લ કોંસ્ટંટ લાગે છે વાસ્તવમાં તે આઇસોટ્રોપિક ટેન્સર બનાવીને પકડવામાં આવે છે આ સમીકરણોમાં આ રચનાત્મક સમીકરણો સાથે વધુ ગૂંચવણો છે અને જ્યારે આપણે આવીશું ત્યારે હું તેમને નિર્દેશ કરીશ તેથી આ સમીકરણોના મુખ્ય સમૂહો છે કે અમે સાથે કામ કરીશું